આ યુનિટ પૈસા ના વહિવટ માટે નું છે આ છઠ્ઠા સપ્તાહ માં છેલ્લા પાંચ નંબર ના યુનિટ ના 30 માં લેસન પર છીએ મને એવું કહેતા આનંદ થાય છે કે તમારો 75 કોર્સ પૂરો થઈ ગયો છે માત્ર 10 વ્યાખ્યાન બાકી છેએટલે મને આશા છે કે તમને આ કોર્સ માં મજા આવતી હશે ચાલો આગળના વ્યાખ્યાન માં આપણે શું કર્યું તેના પર ઝડપથી નજર નાખી લઇએ પૈસા નો મનુષ્ય ના વ્યક્તિત્ત્વ પર નો પ્રભાવ અને તે કઇ રીતે મનુષ્ય ની સમજણ પર અસર પાડે છે તે વિશે આપણે ચર્ચા કરી હતી મેં કહ્યું હતું કે પૈસા માણસના વ્યક્તિત્ત્વ નો આંતરિક હિસ્સો બની ગયા છે આપણે જે રીતે પૈસા નો વ્યવહાર કરીએ છીએ અથવા પૈસા ની આપણા શારિરિક હાવભાવ પર જે અસર પડે છે લોકો સાથે આપણે જે રીતે વાત કરીએ છીએ અને જે રીતે ઓછી આવકવાળા અને વધુ આવક વાળા વ્યક્તિ મુજબ તેમાં પરિવર્તન આવે છે તે મુજબ લોકો આપણને સમજે છે આમ કેટલાક સ્વયંપરિક્ષણ કરતા પ્રશ્નોના જવાબ આપણે આપણા વ્યક્તિત્ત્વ નું મૂલ્યાંકન જે રીતે પૈસાનો વ્યવહાર કરીએ છીએ તેના પર થી કરતા શીખ્યા સંબંધોની સંખ્યા દા ત તમારા વધુ આવકવાળા અને ઓછી આવકવાળા બન્ને સાથે ના સંબંધો તમારી ભાવનાત્મક બુદ્ધિ અને માનસિક પરિપક્વતા નું સ્તર દર્શાવે છે જે રીતે તમે આ બન્ને સમૂહ સાથે વર્તન કરતી વખતે તમારી ભાવનાત્મક અને આધ્યાત્મિક પ્રજ્ઞા દર્શાવે છે ગરીબ અને શ્રીમંત લોકો સાથે વર્તન કરતી વખતે તમારા શારીરિક હાવભાવ બદલાતા નથી તે વખતે એ સમાન જ રહેવા જોઇએ બદલાતા શારીરિક હાવભાવ તમારી ભાવનાત્મક બુદ્ધિ ની ઉણપ દર્શાવે છે તે તમારી અસલામતિ દર્શાવે છે અને કેટલીક વાર શ્રીમંત વ્યક્તિ સાથે નું વર્તન તમારી લોભી પ્રકૃતિ નું પ્રતિબિંબ પાડે છે જોકે તે શ્રીમંત લોકો તમારા વ્યક્તિત્ત્વ ને બહુ અખંડ વ્યક્તિત્ત્વ તરીકે સ્વીકારતા નથી મનુષ્ય ની આંતરિક અને બાહ્ય કુશળતા નો ઉપયોગ કરીનેવ્યક્તિ ખરાબ સંજોગો માં બધા પૈસા ગુમાવી દે ત્યારે પણ ટકી જાય છે એટલે જો વ્યક્તિ સ્વયંમ્ પર જ આધારિત રહે પોતાના જ સ્ત્રોત પર આધારિત રહે તો કોઇ પણ વિષમ સંજોગો માં તમે પૈસા ગુમાવી દો તો પણ ગભરાઇ જવાની જરુર નથી પૈસા ની લેવડ દેવડ ના મામલા માં પૈસા પરત કરવા ની બાબત એ તમારું સ્વાભિમાન અને સત્યનિષ્ઠા દર્શાવે છે અને તેવું જ ઉલટી રીતે જો તમે તમારા પૈસા તમને ઘણી વાર યાદ અપાવ્યા છતાં અને જે લોકોએ તમને પૈસા ઉધાર આપ્યા છે અને તેઓ વિચારે છે કે તમે એમને છેતર્યા છે તેઓ ના અપશબ્દો થી તમે ટેવાઇ ગયા છો અને તેમના પૈસા સમયસર પરત નથી કરતા તે તમારા સ્વાભિમાન ની અને સત્ય નિષ્ઠા ની ઓછપ દર્શાવે છે આ બધું તમારા સ્વ સન્માન ની લઘુતા દર્શાવે છે પૈસા થી જે વસ્તુઓ ખરીદી શકાતી નથી તે વસ્તુઓ જો એકત્રિત થાય તો તે તમને શાંતિ અને સુખ ની અનુભૂતિ કરાવે છે જેમ કે સાચો પ્રેમ કે મદદ વિ આ બધી સામાન્ય શોધ ના અનુસંધાન માં આર્થિક વ્યવસ્થા બહુ મહત્ત્વની છે બજેટ ખર્ચ ની પૂર્વ ધારણા તેનો હિસાબ અને ખર્ચ ને અનુસરી ને તમારે એ જાણવું જોઇએ કે તમે કઈ રીતે પૈસા ની વ્યવસ્થા કરી શકો છો તો આ લેસન માં આર્થિક વ્યવસ્થા કઈ રીતે કરી શકો તે વિશે થોડી વધું સમજણ પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ અને સાથે સાથે તમારી સંપત્તિ માં કઈ રીતે વૃધ્ધિ કરી શકો એ જોઇએ તમે તમારી જાતને કઈ રીતે યોગ્ય વ્યક્તિ તરીકે સ્થાપિત કરી શકો લોટરી નો ઉપયોગ કર્યા વિના અને વડીલોપાર્જિત વારસો મેળવ્યા વિના તમે કઈ રીતે વધુ નાણાં મેળવી શકો તે પણ જોઇએ ચાલો આપણે શ્રીમંત બનવાના વિચાર ફિલસૂફીથી શરૂઆત કરીએ પ્રથમ તો તમે વૈભવશાળી બનો તે મહત્ત્વનું છે અને જો તમે પ્રશ્ન પૂછો સામાન્ય રીતે લોકો કઈ રીતે શ્રીમંત બને છે નસીબમાં ખરેખર બાપદાદા નો વારસો છે કે તેઓ લોટરી જીત્યા છે અથવા કોઇ સંતાયેલો ખજાનો મળી ગયો છે અથવા કોઇક વાર શેર માર્કેટ માં રોકેલા પૈસા માં પુષ્કળ નફો થયો છે અને તે લોકો પૈસા કઈ રીતે મેળવવા અને કઈ રીતે જાળવવા તે શીખી ગયા છે તેમ છતાં જો તમે લક્ષ્યાધિપતિઓ ની પ્રથમ પેઢીને જુવો તો તેમાના મોટા ભાગ ના લોકો એ ધૂળ માંથી પોતાના પસંદગી ના ક્ષેત્ર માં સખત મહેનત કરીને સંપત્તિનું સર્જન કર્યું છે તો તમારે કરકસર કરીને પૈસાનો વહિવટ કરવા માટે ના સરળ રસ્તાઓ શીખવા જોઇએ ચાલો આપણે તમારા પૈસાનો વહિવટ કરવા ના સરળ રસ્તાઓ જોઇએ સહુથી પહેલા તો તમે જમાવહીને યોગ્ય રીતે જાળવો જમાવહી કે જેમાં તમે તમારી આવક અને ખર્ચ ની નોંધ કરી શકો આ દિવસો માં તમે તમારા મોબાઇલ માં રહેલા મનિ ઍપ નો ઉપયોગ કરી શકો તમારા કોમ્પ્યુટર કે આઇ પેડ નો કે ડાયરી નો ઉપયોગ કરી ને થોડી લાઇન દોરી આવક અને ખર્ચ લખો અથવા તમે એક્સેલ શિટ નો ઉપયોગ કરી તમારા પૈસા ક્યાં વપરાય છે તેનો હિસાબ રાખો તે સારું છે તમે તેને વિવિધ શ્રેણી માં વિભાજિત કરો જેમ કે મૂળભૂત જરુરિયાત જેમાં હું શિક્ષણનો સમાવેશ કરું છું તેનો અર્થ કે ટ્યુશન ફીપુસ્તકો ગણવેશ બુટ બસ ફી વર્તમાન પત્રો કે મેગેઝિન નું લવાજમ કે જે જ્ઞાન માં વૃધ્ધિ કરવા માટે ચૂકવો છો મુસાફરીતમારા વાહન માટે જે બળતણ વપરાયવાહનની જાળવણી નો ખર્ચ તેની સર્વિસ ટાયરોની બદલી અને મુસાફરી દરમ્યાન નો ખર્ચ આ બધા નો સમાવેશ થાય છે ઘર ની જાળવણી ના સંદર્ભ માં કેટલી બધી વસ્તુનો પુષ્કળ ખર્ચ થતો હોય છે તે એના ભાડાં પેટેગેસ પાણી ઇલેક્ટ્રીસિટીકૅબલ અને ફોન વિ તો હવેથી આ બધી વસ્તુઓ પર તમે કેટલા પૈસા ખર્ચો છો તેનું ધ્યાન રાખો દરે વખતે તેની નોંધ કરો ખોરાક ખાવાની વસ્તુઓ એ બીજી મોટી શ્રેણી માં આવે છે જેમાં તમે કરિયાણું શાક્ભાજી હોટલ ના બિલ તમે જ્યારે બહાર ખાવા માટે જાવ છો અથવા તમે કોઇને પાર્ટી માટે બોલાવો છો તેમાં કઈ રીતે પૈસા ખર્ચો છો એ બધું દાન ડોનેશન જે આપવાની તમે શરુઆત કરી હોય અથવા તમે જે ટેક્ષ ચૂકવતા હોયએવા પૈસા જે ક્યારેય પાછા આવવાના નથી ક્યારે પાછી ન મળે તેવી લોન તમે કોઇને પૈસા આપ્યા છે એ વ્યક્તિ જ મૃત્યું પામી અને તમે લોન ચૂકવતા રહ્યા અને તમારી મૂડી જતી રહી તો આ એવી એક બીજી શ્રેણી છે જેમાં તમે પૈસા પાછા નથી મેળવી શકતા અને સહુથી મહત્ત્વ ની વાત છે બચતતે એલ માં હોય કે શેર માં બેંક માં જમા હોય કે રોકડા સામાન્ય રીતે તેઓ છે કે તમારી આવકના ઓછામાં ઓછા 20 કે30 ટકા રકમ તમારે બચાવવી જોઇએ તે તમારી બચત છે પણ ડાહ્યાં લોકો બચત ના નામ થી રોકાણ કરે છે જો તમે આ કરી શકો જો તમે જાણી શકો કે પૈસા ક્યાં ખર્ચાયા છે જો તમે એના પર નજર રાખી શકો કે આ પૈસા કઈ રીતે જઈ રહ્યા છે અને ખરેખર કઈ શ્રેણી માં પૈસા વધુ ખર્ચાય છે તો એને ઘટાડી શકો અને બચત કરી શકોપછી ધીરે ધીરે તમે વધુ ને વધુ શ્રીમંત થતાં જશો અને આવી બીજી પણ કેટલીક ટિપ્પણી છે જેના આધારે તમે વૈભવ પ્રાપ્ત કરી શકો આ જગત માં તમારી જરુરિયાત ને સંતોષવા માટે બધું જ છે પણ તમારા લોભ ને સંતોષવા નહી તો આમ તમારી જરુરિયાતો વધતી રહે તો પણ સારી રીતે પૈસા કમાવા માટે અનેક રસ્તાઓ છે આપણી જરુરિયાતો વધવા નો આધાર આપણા કુટુંબ ના વિસ્તાર પર રહે છે ઘર ના સભ્યો અને આપણી આસ પાસ ના લોકો ની માંગ વધતી રહે છે પણ એવા ઘણાં રસ્તાઓ છે જેના માધ્યમે તમે સારા પૈસા બનાવી શકો છો પણ તમારા લોભ ની પૂર્તિ કોઇ કરી શકે નહીં લોકો તેમની જીંદગી ભર ની કમાઇ લોભ ને કારણે ગુમાવે છે એવા ઘણાં બધા દાખલાઓ છે જેમકે બધી મૂડી બેંક માં સાચવી રાખી હોય અને કોઇ સસ્તા ભાવે મળતી જમીન માં તેઓ રોકાણ કરે અંતમાં તેમને જાણ થાય કે તેઓ છેતરાયા છે દસ્તાવેજો ખોટા છે અને એવું જ કેલિફોર્નિયા ના પ્રસિદ્ધ ગોલ્ડ રશ માં થયું હતું ઘણાં લોકો સોનાની શોધ માં લાલચને વશ ઘર છોડી ને નિકળી ગયા પણ તેઓ કોઇ દિવસ પાછા ન આવ્યા અને તેમના કુટુંબીજનો અત્યંત ગરીબી માં મૃત્યુ ને શરણે થયા અને આજે આ ઇલેક્ટ્રોનિક યુગ માં જ્યાં આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણો થી ઘેરાયેલા છીએ કેટલા બધા છેતરપિંંડી કરતા ઇમેલ લોભામણી જાહેરાતો જેમાં એવું કહેતા હોય કે તમે માત્ર તમારો ખાતા નંબર અને બીજી વિગતો આપો તો તમને કશુંક મફત મળશે લોકો એટલા મૂરખ કે એવું માની બેસે કે કોઇ તેમને મફત માં આટલા બધા રુ આપી દેશે તેઓ બેંક ની વિગત અને ખાતા નંબર આપી દે અને જીવનભર ની મૂડી ગુમાવી દે આમ લાલચ ને વશ થઈ લોકો પોતાના પૈસા ગુમાવી દે છે જરુરિયાત પૂરી કરવા માટે સભર કરવા માટે ચોક્કસ રસ્તાઓ છેતમારું ધ્યાન જરુરિયાત પર કેંદ્રિત કરો જો લોભી પ્રકૃતિ હોય તો જરુરિયાત ઓછી કરો ઘટાડો આપણે આજે આભાસી યુગ માં જીવી રહ્યાં છીએ જ્યાં આપણી ઇચ્છાઓને જાહેરાતો અને ચિત્રો થકી જગાડવામાં આવે છે અને આપણે એવું માની બેસીએ છીએ કે આપણે એ વસ્તુની જરુર છે જે વાસ્તવ માં નથી હોતી અને બને છે એવું કે જ્યારે આપણે મોલ કે શોપિંગ સેંટરમાં માત્ર બારી બહારથી જોવા જઇએ છીએ ત્યારે ગોઠવેલી વસ્તુઓ એટલી આકર્ષક લાગે છે કે આપણે તે ખરીદવા લલચાઇએ છીએ એટલે જે વસ્તુઓની અત્યંત જરુર હોય તે જ ખરીદો શ્રીમંત બનવાનો આ બીજો રસ્તો છે એવી જ વસ્તુઓ ખરીદો જેનું બહુ જ મૂલ્ય હોય બહુ મૂલ્ય વાળી વસ્તુઓ એટલે જેના વગર તમે ચલાવી જ ન શકો જે બહુ જ અનિવાર્ય હોયઅને જે વસ્તુ ની ઓછી કિમત કે નહિવત કિમત હોય તેને લેવાનું ટાળો ઓછી કિમત એટલે જેના વગર તમે ચલાવી શકો છતાં તમારી પાસે હોય અને નહિવત કિમત એટલે જેના વગર ખરેખર તમને ચાલે દા કોઇ શણગાર ની વસ્તુ હોય તમે લટકાવી દીધી હોય અને પછી તેના પર ધુળ જામ્યા કરે અને કોઇ તેને જોવે પણ નહી કોઇ તેના વખાણ પણ ન કરે તમે આકર્ષાયા અને તમે ખરીદી લીધું અને હવે તે ઘર ના કોઇ ખૂણા માં પડયું છે આમ નહિવત્ કિમતની વસ્તુઓ ઉમેરો નહી તેનાથી તમારા જીવનમાં કોઇ ફરક પડવાનો નથી અને બીજી અગત્ય ની વાત આવેગજન્ય વસ્તુઓની ખરીદી ટાળો જેમકે તમે ગયા કઈંક જોયું અને તરત ખરીદી લીધું ખાસ કરીને કોઇ વસ્તુ ખરીદતા પહેલાં તેનું સર્વેક્ષણ કરો તેનાથી થોડી મોંઘી વસ્તુ સાથે તેની તુલના કરો આજે તો નેટ પર પણ તમે બધી સરખામણી કરી ને જે સ્થળે થી તમે સહુ થી વધુ ફાયદો મેળવી શકો તે જાણી શકો અને તમારી ભાવ તાલ કરવાની કળા અજમાવી લો કારણ ભાવ તાલ કરવાથી હંમેશા તમે પૈસા બચાવી શકો ઘણી વખત લોકો તમને કંઇ કહેતા અચકાય છે પણ તમે જો થોડી સવલત કે રાહત માંગો તો તે તમને મળી જાય છે અને તમે કોઇ વસ્તુ ખરીદવા માટે ચોક્કસ નથી હોતાતરત જ સ્થળ છોડી દેવું ઘરે જવું અને બીજી વાર વિચાર કરવો અને જો બીજા દિવસે કે બે દિવસ પછી તમને લાગે કે તમારે તે જોઇએ જ છે એનો અર્થ એ કે તે અનિવાર્ય છે અને વધુ કિમત ની છેનહિ તો તમે તેની અવગણના કરી હોત આ નાની ટિપ્પણિ ઓ થી તમે કરકસરયુક્ત જીવન જીવી શક્શો અને ધીરે ધીરે ધનવાન બનવાના પથ પર પ્રયાણ કરી શકશો તે સિવાય પણ શ્રીમંત થવું એ એક માનસિકતા છે જે તમારે કેળવવી રહી અને તમારા વ્યક્તિત્ત્વ ના બદલાવ માટે જરુરી આંતરિક કૌશલ્ય વિકસાવવું રહ્યું હું જ્યારે એમ કહું છું કે તમારે કરકસરયુક્ત બનવું જોઇએ તેનો અર્થ એમ નથી કે તમને વૈભવશાળી બનવાની ઝંખના જ ન હોવી જોઇએ રોબિન શર્મા ના પુસ્તક ના શીર્ષક માં સૂચવ્યા મુજબ તમારે "Monk who sold his Ferrari" જેવા બનવું જોઇએ તેનો અર્થ શું છે પહેલા સ્વાનુભવ કરો શક્ય હોય તે બધું જ્ઞાન પ્રાપ્ત કરો કઈ રીતે સંપત્તિ નું સર્જન કરવું તે શીખો અને તમારી આવડત જાણવા નહી કે કોઇને દેખાડવા જેટલી બને તેટલી સંપત્તિ પ્રાપ્ત કરો સંપત્તિ નું સર્જન કર્યા પછી સાધુ ની જેમ રહેવા ની શક્તિ કેળવો મોહ નો ત્યાગ કરીને જેથી અગર તમારી સંપત્તિ ને કઈં થાય તો તમને એની અસર ન થાય તમને હ્રદય રોગ નો હુમલો ન આવે તમને પ્રાણઘાતક ન નિવડે જો તમે આવું મોહમુક્ત જોડાણ સાધી શકતા હોય તો તમારે પૈસા ની પાછળ દોડવું નહી પડે પૈસા તમારી પાસે દોડી આવશે વૈભવી બનવા માટે આવો આધ્યાત્મિક અભિગમ કેળવવો રહ્યો અને પછી એ સમજવું રહ્યું કે સંપત્તિ નો સ્વભાવ ક્ષણિક છે એ હંમેશા એક જ વ્યક્તિ પાસે ટકતી નથી એટલે મોહ વગરનું જોડાણ તમને અપાર પ્રાપ્તિ કે નુકશાન માં સમતુલા જાળવવામાં મદદ કરે છે વૈભવી જીવન તરફ ના કેટલાક સોપાન જોઇએ તો સહુ પ્રથમ તો હું ઘર તરફ જવાની કોશિશ કરુ છું મુદ્દો એ છે કે લક્ષ્મી ના ચંચળ સ્વભાવ ને સમજો લક્ષ્મીના ચંચળ સ્વભાવ ના અનુસંધાન માં તમને એ નાનકડી વાર્તા કહેવી મને ગમશે એક વ્યક્તિ ને તેના પિતા તરફ થી સંપત્તિનો બહુ મોટો વારસો મળ્યો પિતા ની મૃત્યુ શૈયા પર પિતાએ તેને એક સ્વપ્ન આપ્યું તેમણે કહ્યું કે દુખદ્ સંજોગો માં આ વીંટી યાદ રાખજે આ તેમના અંતિમ શબ્દો હતા અને પછી તે મૃત્યું પામ્યા આ વ્યક્તિ ખૂબ પૈસાદાર બની ગયોતેણે પોતાનો એક્ષ્પોર્ટ ઇમ્પોર્ટ નો ધંધો કર્યો અને ખૂબ પૈસા કમાયો તે દેશ નો એક શ્રીમંત વ્યક્તિ બની ગયો પણ થયું એવું કે તે તેની મોટા ભાગ ની વસ્તુઓ વહાણ માં મગાવતો હતો વહાણ ડૂબી ગયું અને તેને પારાવાર નુકશાન થયુંતેણે એની બધી મિલકત વેચી નાખીઅને તે ખરા અર્થ માં તે રસ્તા પર આવી ગયો ભગ્ન બનીને પુલ પર બેઠો હતોતે આત્મહત્યા કરવા માગતો હતો પુલ પર થી નદીના ઊંડા પાણી માં તે કૂદકો મારવા જ જતો હતો પણ તે પહેલા તેને પિતા ના શબ્દો યાદ આવી ગયા તેણે વિચાર્યું કે પિતા કંઇક વીંટી વિશે કહેતા હતા તેણે આંગળી માં થી વીંટી કાઢી તેની અંદર લખ્યું હતું કે આ પણ જતું રહેશેતેણે આ વાંચ્યું અને સમજાયું કે આ પરિસ્થિતિ પણ જેમાં તેના બધા પૈસા તેણે ગુમાવી દીધા છેઅને તેને બરબાદ કરી નાખ્યો છે તે સમય પણ જતો રહેશે તેનું મન બદલાઇ ગયું પછી તેણે બચી ગયેલી વસ્તુઓ થી ફરી એક વાર પોતાની બધી જ આવડત સાથે ધંધા ની વિનમ્ર શરુઆત કરી આમ ફરીથી તેણે સંપત્તિ પ્રાપ્ત કરી પણ તેના મનમાં એ વાત સદૈવ રહી કે આ સમય પણ જતો રહેશે તેને કટોક્ટીના સમયે એ ડહાપણ પ્રાપ્ત કર્યું તો આ વાર્તા નો બોધ પૈસા સંબંધી તમારું વર્તન એવું હોવું જોઇએ તે તમને ઘડીક માં લાખોપતિ બનાવી દે તો ઘડીકમાં ભિખારી બનાવી દે છે એટલે તેનાથી તમને અસર ન થવી જોઇએ અને તમારા વ્યક્તિત્ત્વને ચોટ ન પહોંચવી જોઇએ મને ભગવદ્ગીતા ની આ લીટી ઓ હંમેશા યાદ આવે છે તે આધ્યાત્મિક છે પણ તમારા પૈસા સંબંધી વ્યહવાર ને વધુ સ્પર્શે છે તે આવી રીતે છે તમે શું ગુમાવ્યું છે કે તમે રડો છો તમે જ્યારે રડો છો ખરેખર તમે શું ગુમાવ્યું છે તમે શું લઈ આવ્યા હતા કારણ તમે જ્યારે જન્મ્યા ત્યારે કશું લઈને નહોતા લાવ્યા જે તમે ગુમાવ્યું છે તમે શેનું સર્જન કર્યું હતું જેનો વિનાશ થયો છે તમે જે સર્જ્યું તે તો ત્યાં હતું જ તમે શું લઈને અહીં આવ્યા છો તમે તમારું પોતાનું કઇં લઈને આવ્યા નથી અને તમે જે આપ્યું છે તે તો અપાયેલું જ હતું તમે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના આજે જે તમારું છે તે ગઇકાલે બીજાનું હતું અને આવતી કાલે બીજા કોઇનું હશે તો આ વસ્તુ જો સમજાય તો પૈસા ક્ષણિક છે તો તમે એવો અભિગમ કેળવી શકો જે તમને વૈભવશાળી જીવન જીવવા તૈયાર કરી શકે પ્રથમ મહત્ત્વ નો મુદ્દો એ છે કે તમારે જાણવું જોઇએ કે તંદુરસ્તી એ જ સાચો વૈભવ તમારે તમારા આરોગ્ય ની કાળજી લેવી જોઇએ અને જે લોકો એમ વિચારે છે કે ઓહ મને તો એવો વિરામ જ ન મળ્યો મને તવંગર થવા નો મોકો જ ન મળ્યો ઘણાં લોકોએ પોતાનું ભવિષ્વ્ય 60 વર્ષ પછી પણ બનાવ્યું છે કેટલાક લોકો નિવૃત્ત થયા પછી ખૂબ પૈસા કમાયા છે એટલે તમારે મોટી ઉમરે પણ સારી તક ઝડપી લેવા માટે તંદુરસ્ત રહેવાની જરુર છે તમે એવું નથી વિચારી શકતા કે 30 વર્ષ ની ઉમર માં મને એવી કોઇ તક મળી નહી એટલે તમારે 40 વર્ષ ની ઉમરે મરી જવાનું નથી કદાચ તમને કોઇ માંદગી હોય અને તમે બહુ આરોગ્યમય રીતે જીવી શકો તેમ નથી અને ફરી મને દલાઇ લામા નું એક અવતરણ ટાંકવું ગમશે જેના વિશે આપણે આગળના વ્યાખ્યાન માં ચર્ચા કરી ચૂક્યા છીએ ખાસ કરીને એ ભાગ જ્યાં તેઓ તંદુરસ્તી ની વાત કરી રહ્યા છે તેઓ કહે છે મને માનવની એ વાતની નવાઇ લાગે છે કે તે પૈસા બનાવવા માટે તંદુરસ્તી નું બલિદાન આપે છે અને તંદુરસ્તી પાછી મેળવવા પૈસા નું બલિદાન આપે છે એટલે એ વ્યક્તિ જે ભાગ્યે જ હોસ્પિટલ માં જાય છે તેને માટે બેંક માં જવાની તક વધારે છે તો તમારી માંદગી ઠીક કરવા માટે ઓછા માં ઓછું હોસ્પિટલમાં જવાનું રાખો તો તમે તમારી સંપત્તિ નું સર્જન કરવા માટે અને પૈસા બચાવવા માટે બેન્ક માં જવાનો વધુ સમય મળશે તો હવે તમારે એ સમજવું જોઇએ કે સંપત્તિ એ કંઇ માત્ર પૈસા સોનું હીરા કે જમીન નથી જેને તમારે મેળવવાની છે માત્ર ભૌતિક સંપત્તિ જ એકત્રિત કરવા નું જરુરી નથી સમજો કે સંપત્તિ એ કેવળ પૈસા સોનું અને જમીન ની માલિકી જ નથી બલ્કિ તેનાથી કંઇક વિશેષ છે સાચી સંપત્તિ તો તમે તમારા તથા તમારી આસપાસ ના લોકો માટે સર્જેલા શારીરિક માનસિક સંવેદન શીલ તથા આધ્યાત્મિક સાધનો છે તમારી આસપાસ ના લોકો એ તમારા ભાઇ બહેન બાળકો મિત્રો સહ્કર્મીઓવિદ્યાર્થીઓ પાડોશીઓ તથા દેશવાસીઓ હોઇ શકે છે હવે આ લોકો જે તમારા જીવન માં છે તમે જ્યારે સ્વયં માહિતી જ્ઞાન અને વ્યાવહારિક બુદ્ધિ નો ઉપયોગ કરીને તમારા આંતરિક અને બાહ્ય કૌશલ્ય નો ઉપયોગ કરીને સાધન સંપન્ન બનાવી દો છો ત્યારે પૈસા તમારો પીછો કરે છે પણ એવું નથી કે આ સ્ત્રોત કેવળ તમારા માટે જ તમે એકત્રિત કરી રહ્યાં છો તમારે તમારી આસપાસ ના લોકોને તેમની બુદ્ધિ અને ક્ષમતા વિકસાવવા માટે વાપરવાના છે તે લોકોને ક્યારેય પૈસા ની અધૂરપ સાલવી ન જોઇએ તો આ સહુથી વધુ તો તમારા બાળકો અથવા લોકો જે તમારા પર આધારિત છે તેમને જો તેમની ક્ષમતા અને બુદ્ધિ વિકસાવવા માટે વધુ વપરાય છે અને તેથી તે લોકો તમારા પર આધારિત નહિ રહે આવી સલામતી તમારે અને તમારી આસ પાસ ના લોકોએ કેળવવી રહી ખરેખર તો માણસને નોકરી ની અસલામતિ ત્યારે જ અનુભવાય છે જ્યારે તેની ક્ષમતાઓ અપરિચિત રહી જાય છે તમે જો સામાન્ય વ્યક્તિની જેમ જ કાર્ય કરો તો તમને ક્યારેય બઢતી નહી મળે કોપમેયર કહે છે તમારી નોકરીની સુરક્ષા એજ તમારી અનિવાર્યતા નોકરીની સલામતિ એટલે નહી આવે કે તમે સરકારી નોકરી માં કે ખાનગી નોકરી માં છો જે તમને ખૂબ પૈસા આપે છે અને તે તમને ક્યારેય બહાર ફેંકી નહીં દે કારણ તમે એક સત્તાધારી સ્થાન પર બેઠા છો જ્યાં તમે લોકો ને કામ કરવા માટે ધમકાવી શકો છો નોકરી ની સલામતિ આ રીતે નથી આવતી એ તમારી અનિવાર્યતા અને તમારી કાર્યક્ષમતાથી આવે છે એટલે તમે જ્યાં પણ હોય જે પણ કરતા હોય તમારે તમારી મૂડી નું ઉપાર્જન કરવાનું છે તમને કોઇ હટાવી ન શકે આમ અનિવાર્યતા નો અર્થ એ કે તમે તમારી વિશેષ ક્ષમતાઓને કેળવી છે અને તમે કોઇ સામાન્ય વ્યક્તિ નથી કારણ તમારા માં કોઇ ખાસ વિશેષતાઓ છે જે બીજા માં નથી તમે એક રીતે અનિવાર્ય છો એ રીતે કે નોકરી માં એવું કઈંક છે જે માત્ર તમે જ કરી શકો છો બીજું કોઇ એ રીતે કરી જ નથી શકતું જે રીતે તમે કરો છો આમપ્રત્યેક વ્યક્તિ જાણે છે કે આ કામ બીજા કોઇ થી થશે નહિ અને તમે અનિવાર્ય બની જાવ છો અને તેઓ સમજી જાય છે કે તેઓ તમને બદલી નહી શકે એટલે તમારી નોકરી સલામત થઇ જાય છે જે ક્ષણે તેઓને લાગે છે કે તમારા કરતા આ કામ દસ ગણી સારી રીતે કોઇ બીજું કરી શકે છે તો તમને શું કામ એ લોકો તમને રાખે અને તો તમે હંમેશા નોકરી માં એક પ્રકારની અસલામતિ અનુભવશો તો સ્વયમ્ માં રોકાણ કરી તમારી મુખ્ય ક્ષમતાઓને વિકસાવી ને તમારી પોતાની અદ્વિતીયતા ઊભી કરવી તે તમારું મુખ્ય ધ્યેય રહેવું જોઇએ ન તો સોના માં ન તો જમીન માં બલ્કિ ખુદ માં રોકાણ કરીને બીજાને તમારા આધારિત કરીને બીજાને પણ તેમની ક્ષમતાઓ માં રોકાણ કરવા પ્રેરીએ તે સંપત્તિનું સર્જન કરવા માટે તમારું મુખ્ય ધ્યેય હોવું જોઇએ અને પછી કાર્ય સંસ્ક્રૃતિના સંદર્ભમાં પૂર્ણતા સાથે કોઇ સમાધાન ન જોઇએ જો કે કાર્યની પૂર્ણતા એનો સમય માગી લે છે અને જ્યારે આપણે કાર્ય માં વિલંબ ની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે સમજીએ છીએ કે કાર્યની પૂર્ણતા પણ એનું એક કારણ હોઇ શકે પણ પૂર્ણતા ની બાબતમાં સમાધાન કરવા માટે કોઇ પાંગળો બચાવ નહી જોઇએ બરાબર જો તમારે પરિપૂર્ણ કરવાનું છે તો કરો આ અર્થ માં તમારે પ્રસિધ્ધ ચિત્રકાર અને શિલ્પી માઇકલએંજલો જેવા થવું જોઇએ ચાલો માઇકલએંજલો ના જીવનનો એક નાનો પ્રસંગ જોઇએ એક મિત્ર મળવા આવ્યો ત્યારે માઇકલએંજલો એક શિલ્પ ને આખરી ઓપ આપી રહ્યા હતા એ મિત્ર થોડી વાર પછી ફરીથી આવ્યો ત્યારે પણ એ કામ માં વ્યસ્ત હતાં તે શિલ્પ ની સામે જોઇને બોલ્યો કે મેં તને પહેલા જોયો તે કરતા તું આળસું થઇ ગયો છે આળસુ શબ્દ દ્વારા તે મિત્રે વિચાર્યું કે તેણે કંઇ પ્રગતિ કરી નથી શિલ્પ તો તે મળવા આવ્યો અને તેણે છેલ્લે જોયું તેવું ને તેવું જ છે શિલ્પી માઇકલએંજલો એ જવાબ આપ્યો કે એવું છે જ નહીં મેં આ આખા ભાગ ને નવો સ્પર્શ આપ્યો છે અને તેને ચમકાવ્યો છે આ અંગોને મેં નમણાં બનાવ્યા છે અને સ્નાયુઓને આકાર આપ્યો છે તેના હોઠ ને વધુ ભાવ આપ્યા છે ને આ અવયવને વધુ તાકાતવર બનાવ્યું છે ઠીક ઠીક તેના મિત્રે કહ્યું પણ આ બધુ તુચ્છ લાગે છે તુચ્છ એટલે નકામુંસાવ નગણ્ય બની શકે એંજલો એ જવાબ આપ્યો તુચ્છતા એક્ત્ર થઈને પરિપૂર્ણતા પ્રગટે છે અને તે પૂર્ણતા તુચ્છ નથી હોતી મને આશા છે કે તમે મારો મુદ્દો સમજી ગયા હશો માઇકલએંજલો એ કહ્યું કે આ વસ્તુઓ જે તમને બહુ નગણ્ય લાગે છે બિન મહત્ત્વ ની લાગે છે નકામી અને નાની લાગે છે તમે એને નિખારતા જ રહો અને કશુંક ઉમેરતાં જ રહો તે વાત પૂર્ણતા માં વૃદ્ધિ કરે છે અને પછી તેણે કહ્યુંકે પૂર્ણતા ક્યારેય તુચ્છ નથી હોતી પૂર્ણતા એ ખરેખર મહાન ચીજ છે ને તે એટલી નાની ક્યારેય નથી હોતી જેની તમે અવગણના કરી શકો અને વૈભવી જીવન તરફનું આગળનું પગલું હું એમ કહીશ કે તમારે સમર્પણ સાથે સખત કામ કરવું જોઇએ એમ કહેવું અતિશયોક્તિ ગણાશે કે તમારે તમારા કામને 200 સમર્પિત રહેવું જોઇએ 200 જેવું કાંઇ હોતું નથી એ તો માત્ર ભાર આપવા માટે પણ મને એ કહેવું ગમશે કે તમે કોઇ વસ્તુને જ્યારે 100થી વધુ સ્વીકારો છો ત્યારે તમારે સંપૂર્ણ સમર્પિત રહેવું જોઇએ ફરી એક માર્ટિન લ્યૂથર કિંગ નું એક પ્રેરણાત્મક અવતરણ જોઇએ જેમાં તેઓ કહે છે માણસ જે કામ માં જોડાયો હોય તેને લગતું કામ કઈ રીતે કરવું જોઇએ તો એમનું અવતરણ તેઓ કહે છે જો એક માણસ રસ્તો વાળનારો હોય તે માત્ર સામાન્ય રસ્તો વાળનાર કર્મચારી છે તેણે રસ્તો પણ એ રીતે વાળવો જોઇએ જેમ માઇકલ એંજલો ચિત્ર દોરે કલાત્મક મૂર્તિ નું વિધાન કરે તેણે કચરો એ રીતે વાળવો જોઇએ જે રીતે બિથોવન સંગીત વગાડે અથવા શેક્સપિઅર કવિતા રચે આમતે બધા અત્યંત બુધ્ધિશાળી હતા તો તમે એમ કહો છો કે તમે કચરો વાળતા હોય તો પણ કલ્પના કરો કે તમે એ કામ બુધ્ધિશાળી વ્યક્તિ ની જેમ જ કરો છો તેણે રસ્તા પર નો કચરો એ રીતે વાળવો જોઇએ કે ધરતી અને સ્વર્ગ ના બધા જ મહેમાનો જે અહીંથી પસાર થાય તેઓ કહે કે અહીં એક મહાન કચરો વાળનાર રહેતો હતો જેણે એનું કામ ખૂબ સરસ રીતે કર્યું તો તેઓ કહે છે કે તમારે એટલા સમર્પણથી કામ કરવાનું છે કે ખુદ ભગવાન પણ તમારા રસ્તો સાફ કરવાના કામ ની પ્રશંસા કરે બીજા એક મજાના પ્રસંગ થી મને સમાપન કરવું ગમશે જે એવા વિચાર નું સંકલન કરે છે જેને હું તમારી નોકરી ના સંદર્ભ માં કહેવા માગું છું તે એ કે તમારા કામ પ્રત્યે તમને માન હોવું જોઇએ તો એ આપોઆપ તમને શ્રીમંત બનાવશે આ લિંકન ના જીવનનો બહુ રસિક પ્રસંગ છે જ્યારે અબ્રાહમ લિંકન અમેરિકા ના પ્રમુખ બન્યા ત્યારે તેમના પિતા મોચી હતા અને સ્વાભાવિક રીતે અભિમાની લોકો ને બહુ ખરાબ લાગ્યું કે એક ચપ્પલ બનાવનાર નો દિકરો પ્રમુખ બને તેઓ કુલિન હતા ખૂબ ઉચ્ચ અને ખાનદાન કુટુમ્બ ના જેઓ વિચારતા હતા કે ઉચ્ચ સરકારી નોકરી પર તેમનો જન્મસિદ્ધ અધિકાર છે એક મોચી નો દિકરો પ્રથમ દિવસે લિંકન તેમનું સ્વાગત પ્રવચન કરવા પ્રવેશી રહ્યા હતાં ત્યારે વચ્ચે જ એક માણસ ઊભો થયો તે ખૂબ રઇસ કુટુંબ નો હતો તેણે કહ્યું મિ લિંકન તમારે એ ન ભૂલવું જોઇએ કે તમારા પિતા અમારા કુટુંબ માટે પગરખાં બનાવતા હતા અને આખું ગૃહ હસી પડયું તે લિંકન નું અપમાન કરવા તેમને નીચા દેખાડવા માટે બોલ્યા એવું વિચારીને કે તે ખરેખર એમનું અપમાન કરી રહ્યાં છે અને તેમને મૂર્ખ બનાવી રહ્યા છે પણ લિંકન અને તે વ્યક્તિ બન્ને કાંઇ જુદી જ માટી ના ઘડાયેલા હતા લિંકને તે વ્યક્તિ સામે જોયું અને કહ્યું સરહું જાણું છું કે મારા પિતા તમારા કુટુંબીજનોના પગરખાં બનાવતા હતા તેવા બીજા ઘણાં લોકો અહીં હશે કારણ તેઓ જે રીતે પગરખાં બનાવતા હતા તે રીતે કોઇ બનાવી શકતુ નહોતું તેમના પગરખા માત્ર પગરખાં નહોતા તેઓ એમાં હ્રદય રેડતાં હતા તમને મારે એ પૂછવું છે કે તમારે કોઇ ફરિયાદ છે કારણ હું પણ જાણું છું કે પગરખા કઈ રીતે બનાવવા હું તમને બીજી જોડી બનાવી આપીશ પણ જ્યાં સુધી હું જાણું છું મારા પિતાએ બનાવેલા પગરખાની કોઇએ ફરિયાદ કરી નથી તેઓ ખૂબ બુદ્ધિશાળી હતા સર્જક હતા અને મને મારા પિતા નું ખૂબ ગૌરવ છે તોએક મોચી તરીકે પણ તે કહે છે કે તેઓ અત્યંત બુદ્ધિશાળી હતા સર્જક હતા જેમ માર્ટિન લ્યૂથર કિંગ કચરો વાળનારની વાત કરતા હતા જેણે સર્જક અને પ્રતિભાશાળી બનવું જોઇએ આવી સહજ પ્રતિક્રિયા સાંભળી ને આખું ગૃહ સ્તબ્ધ થઇ ગયું તેઓ સમજી જ ન શક્યા કે અબ્રાહમ લિંકન કયા પ્રકાર ના માણસ છે તેણે પગરખાં બનાવવાના કાર્યને પણ એક કલા એક સર્જકતા ગણાવી દીધું અને તેને એ વાતનું ગૌરવ પણ હતું કારણ તેના પિતા એટલા સરસ પગરખાં બનાવતા કે ક્યારેય કોઇની ફરિયાદ સાંભળવા નહોતી મળી અને તે અમેરિકાના પ્રમુખ હોવા છતાં જો ફરિયાદ હોય તો બીજી જોડી બનાવવા તૈયાર હતા અને આ નમ્રતા જે તેમને મોચી ની પાર્શ્વભૂમિકા માંથી બહુ જ નિચલા સ્તરેથી બહુ જ ઉપર અમેરિકા ના પ્રમુખ પદ સુધી લઈ ગઇ એક વાત એ કે ચાહે તમે કચરો વાળતા હોય કે બુટ પોલિશ કરતા હોય કે જુતા બનાવતા હોય જો તમે એ કામ સંપૂર્ણ સમર્પિત થઇને કરી શકતા હોય જો તમે એને કલા તરીકે સ્વીકારી શકતા હોય તો એ સર્જકતા નું પરિમાણ છે આ કામ કરવા માટે તમે અત્યંત બુદ્ધિશાળી હોય તો આપોઆપ ઊંચાઇ પર પહોચી જશો અને મેં કહ્યું તેમ પૈસા તમારો પીછો કરશે તમારે પૈસા પાછળ દોડવું નહીં પડે આ વિચાર સાથે સંદર્ભ માટે વાંચવાના બે પુસ્તકો ના ઉલ્લેખ થકી હું આ વ્યાખ્યાન ની પૂર્ણાહૂતિ કરીશ બન્ને પુસ્તકો એમ કોપમેર્યર દ્વારા લખાયેલા છે હું તે પુસ્તક ની બહુ જ જાણીતી પંક્તિ નો સંદર્ભ આપું છું How to Get Whatever You Want તમારી નોકરી ની સલામતિ ખરુ ને તે માટે એ કહે છે કે તમારી નોકરી ની સુરક્ષા એ જ તમારી અનિવાર્યતા અને પછી તેના માટે એ વધારાની ટિપ્પ્ણી આપે છે અને બીજુ પુસ્તક How You Can Get Richer Quicker પણ પુષ્કળ નવી મૂલ્યવાન યુક્તિઓ સાથે લોકોને સારી રીતે પૈસા કમાઇ ને જલ્દીથી શ્રીમંત બનવાની પ્રેરણા આપે છે તો આ વિચાર ની સાથે આપણે આ સપ્તાહ ની સમાપ્તિ કરીએ છીએ અને જેમ મેં કહ્યું તેમ હું ખુશ છું કે આપણે 30મું લેસન અને પોણા ભાગ નો કોર્સ પૂર્ણ કરી રહ્યા છીએ બહુ જ ઉમદા સંપન્ન વિચાર કે તમારે તમારી આંતર બાહ્ય આવડત નો ઉપયોગ કરી ને માત્ર તંદુરસ્ત જ નહી બલ્કિ વૈભવશાળી પણ બનવાનું છે તો આ વિચાર સાથેહું તમને શુભેચ્છા આપું છું આ વિડિયો જોવા માટે આભાર અને આ અદ્ભુત 30 વ્યાખ્યાન માં મારી સાથે રહેવા બદલ પણ આભાર આપણે હજી 10 વ્યાખ્યાન બાકી છે ત્યાં સુધી મારી સાથે રહેશો એવી આશા ફરી એક વાર આભાર